તેથી આ વિષય કેપેસિટર અને ઇન્ડકટર છે તેથી હવે જાણો કે કેપેસિટર માં કરંટ નો પ્રવાહ થતાં શું થાય છે તે ધ્યાનમાં લો ધારો કે આ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે કરંટ નીચેની તરફ વહે છે તેથી કરંટ ના પ્રવાહની દિશા બતાવવામાં આવે છે અને ઇલેક્ટ્રોન ઉપર તરફ વહે છે અને આની વચ્ચે r ડાઇલેક્ટ્રિક મટિરિયલ છે અને આ બે પ્લેટોનું સંચાલન કરે છે તેથી કરંટ ની દિશા ઉપરની તરફ છે સામાન્ય રીતે કોઈપણ ધાતુઓમાં કહીએ છીએ કે જ્યારે પણ કરંટ ના પ્રવાહનો અર્થ તે r ઇલેક્ટ્રોન ફરે છે ફક્ત તે જ r છે જો કરંટ દિશા ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશામાં આગળ વધે છે તેથી ઇલેક્ટ્રોન પ્રવાહ ઉપરની તરફ રહેશે તેથી આ તે ઇલેક્ટ્રોન નો પ્રવાહ છે તેથી તે ઇલેક્ટ્રોન ને કારણે તે ખરેખર આ r છે આ ઉપલી પ્લેટ છે અને આ તે નીચેની પ્લેટ છે તેથી અહીં તે છે કે ઇલેક્ટ્રોન અહીં નીચેની પ્લેટમાં હશે આનો અર્થ એ છે કે નેગેટીવ ચાર્જ ખરેખર સંચિત થશે અથવા એકત્રિત કરવામાં આવશે આ r માં નીચેની પ્લેટ શા માટે તે બતાવવામાં આવે છે તે r નેગેટીવ ચાર્જ છે તેથી આને કારણે ત્યાં આ ઇલેક્ટ્રિક ક્ષેત્ર બનાવવામાં આવશે આ ડાઇલેક્ટ્રિક સામગ્રીમાં અને ઇલેક્ટ્રિક ક્ષેત્ર બનાવવામાં આવશે અને તેના કારણે આ બે પ્લેટોની વચ્ચે છે અને આ ઇલેક્ટ્રોન ને ઉપરની પ્લેટને તે જ દરે છોડી દેવાની ફરજ પાડશે જે રીતે તે નીચેની પ્લેટથી r પર એકઠા થઈ હતી તે રીતે અને કરંટ ની દિશા નીચેની તરફ રહેશે અને જો વોલ્ટેજ r શું કરે છે જેણે આ બંને પ્લેટોને r પર લાગુ કર્યો છે અને તેથી જો ચાર્જ બીજી રીતે સંચિત થાય છે તેથી જો આપણો વોલ્ટેજ આ પર લાગુ થાય છે તો બે પ્લેટો સ્વાભાવિક રીતે r છે કે જે r ચાર્જ થાય છે તેમાં r એ ઉપરની પ્લેટ અથવા નીચેની પ્લેટ પર સંચિત થશે પરંતુ યાદ રાખો કે કુલ ચાર્જ જો નીચેની પ્લેટ આ q હશે અથવા અહીં તે q હશે પરંતુ કુલ 0 હશે ઉપરની પ્લેટ અથવા નીચેની પ્લેટ કુલ 0 હશે પરંતુ પ્રશ્ન એ છે કે કેપેસિટર ના આ પર સંચિત કુલ ચાર્જ નો અર્થ છે કે તે કાં તો ઉપરની પ્લેટ અથવા નીચલા પ્લેટ પર છે તો ચાલો હું તેને સમજાવું તો આ તમામ સમજૂતી આ આકૃતિમાં છે અને આ તમામ સમજૂતી અહીં છે કંઈપણ મેં જે પણ કહ્યું હતું કે મોટાભાગની ધાતુઓમાં કરંટ માં નીચે તરફ વહી રહેલા ઇલેક્ટ્રોન અને પરંપરાગત પ્રવાહનો સમાવેશ થાય છે જે દર્શાવે છે કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઇલેક્ટ્રોન ખરેખર ઉપરની તરફ આગળ વધે છે જેમ જેમ ઇલેક્ટ્રોન ઉપર તરફ જાય છે તેઓ આકૃતિ 5 2 માં બતાવ્યા પ્રમાણે કેપેસિટર ની તે નીચી પ્લેટ પર એકત્રિત કરે છે મેં ચિત્રમાં બતાવ્યું છે મેં જે કાંઈ કહ્યું તેથી નીચલી પ્લેટ પર ચાર્જ r નેગેટિવ ચાર્જ એકઠા કરે છે જે ડાઇલેક્ટ્રિક માં વિદ્યુત ક્ષેત્રનું ઉત્પાદન કરે છે અને આ ઇલેક્ટ્રિક ફીલ્ડ છે ઇલેક્ટ્રોન ને નીચલા પ્લેટ પર એકઠા કરે છે તે જ દરે ઉપરની પ્લેટને છોડી દેવા ફોર્સ કરે છે તેથી કેપેસિટર માં કરંટ વહેતો દેખાય છે અને જેમ જેમ ચાર્જ વધે છે તે R તરીકે કેપેસિટર માં વોલ્ટેજ દેખાય છે તેથી ચાર્જ વધતાની સાથે કેપેસિટર માં વોલ્ટેજ દેખાય છે તેથી કહો કે એક પ્લેટ પર ચાર્જ એકઠા થાય છે તે કેપેસિટર માં સંગ્રહિત થાય છે કારણ કે જો એક પ્લેટ ચાર્જ છે અને બીજી થશે પરંતુ જો બંને પ્લેટો કહે તો તે 0 હશે તેથી જ તે ચાર્જ એકઠા કરે છે અથવા એક પ્લેટ કેપેસિટર માં સંગ્રહિત થાય છે તેથી જો આગળની બાજુએ જાઓ તો પછી નોંધ લો કે બંને પ્લેટો પરનો કુલ ચાર્જ હંમેશા શૂન્ય હોય છે કારણ કે ધારો કે એક પ્લેટમાં પોઝીટીવ ચાર્જ બીજી પ્લેટ પર સમાન તીવ્રતાના નેગેટીવ ચાર્જ દ્વારા સંતુલિત છે તેથી કુલ 0 હશે તેથી કુલ ચાર્જ તે બે પ્લેટોમાંથી કોઈપણ છે તેથી ઉપરથી જ્યાં વોલ્ટેજ સ્રોત V કેપેસિટર સાથે જોડાયેલ છે સ્ત્રોત એક પ્લેટ પર પોઝીટીવ ચાર્જ q અને બીજી પ્લેટ પર નેગેટીવ ચાર્જ q આ આંકડામાં બતાવ્યા પ્રમાણે જમા કરે છે માની લો કે બે પ્લેટો બે r પ્લેટ વચ્ચે વોલ્ટેજ લાગુ થયેલ છે તેથી આ બાજુ આ વોલ્ટેજ સ્રોતનું ટર્મિનલ છે અને તેથી જ ચાર્જ સંચિત થાય છે અને q એકઠા કરવામાં આવશે અને કુલ ચાર્જ 0 રહેશે તેથી કેપેસિટર કુલ ચાર્જ કરે છે જો પ્લેટમાંથી એક પણ હોય તો તે છે અને આ છે તો આ સરળ આકૃતિ છે તેથી સંગ્રહિત ચાર્જ q ની માત્રા સીધી પ્રમાણમાં લાગુ વોલ્ટેજ v જેમ કે q cv છે તે r ભૌતિકશાસ્ત્ર જેવી જ ભૌતિકશાસ્ત્રથી પણ જાણી શકાય છે તેથી કારણ કે c પ્રમાણસરતાનો અચળાંક છે તે કેપેસિટર ના કેપેસિટન્સ તરીકે ઓળખાય છે અને કેપેસિટન્સ નું એકમ ફેરાડે છે તો આ જાણો કે q cv છે તેથી સમીકરણ 1 થી તે વ્યાખ્યાયિત કરો કે કેપેસિટન્સ એ એક કેપેસિટર ની એક પ્લેટ પરના ચાર્જ નો ગુણોત્તર બે પ્લેટો વચ્ચેનો વોલ્ટેજ તફાવત છે તેથી હકીકતમાં કેપેસિટન્સ તે q અથવા v પર આધારિત નથી તેથી તે કેપેસિટર ના શારીરિક પરિમાણ પર આધારિત છે આકૃતિ 1 માં બતાવ્યા પ્રમાણે સમાંતર પ્લેટ કેપેસિટર માટે પહેલેથી જ મેં બતાવેલ આકૃતિ તેથી C A d જ્યાં A દરેક પ્લેટનું સપાટી ક્ષેત્ર છે d એ બે પ્લેટો વચ્ચેના બે r અંતર વચ્ચેનો ડાઇલેક્ટ્રિક અંતર છે અને પ્લેટો વચ્ચેના ડાઇલેક્ટ્રિક સામગ્રીની પરવાનગીની એક એપ્સીલોન છે તેથી આ અમને જાણીતું છે કે આ સમીકરણો ઉચ્ચતર માધ્યમિક ભૌતિકશાસ્ત્રથી પરિચિત છે તેથી આકૃતિ 4 થી હવે આ નિશ્ચિત અને વેરીએબલ કેપેસિટર માટેના સર્કિટ પ્રતીકો બતાવે છે આ કિસ્સામાં આ કિસ્સામાં વેરીએબલ નો અર્થ ફક્ત એક તીર બનાવવા માટે માત્ર બનાવવા માટેનો અર્થ છે હવે આ હવે વેરીએબલ છે જ્યારે કરંટ હું કેપેસિટર ના પોઝીટીવ ટર્મિનલ માં પ્રવેશ કરે છે એટલે આ સ્થિતિમાં કેપેસિટર ચાર્જ કરી રહ્યું છે જે ચાર્જ કરી રહ્યું છે જો કરંટ પોઝીટીવ થી નીકળી જાય છે તો તે પોઝીટીવ ટર્મિનલ ને શું કહે છે જો આ કરંટ આ પોઝીટીવ ટર્મિનલ માંથી નીકળે છે તેથી કેપેસિટર ડિસ્ચાર્જ થઈ રહ્યું છે આ અનુસરે છે તો ચાલો હું તેને સમજાવું તેથી આ નિશ્ચિત કેપેસિટર નો પ્રતીક છે અને આ રીતે r વેરીએબલ અવરોધ બતાવ્યું છે તે જ રીતે બતાવ્યું છે અને આ સર્કિટ નો પ્રતિક નિશ્ચિત છે આ નિશ્ચિત છે અને આ વેરીએબલ કેપેસિટર માટે આકૃતિ b છે તેથી હમણાં જ મેં નિષ્ક્રિય સાઇન કન્વેશન મુજબ કહ્યું કેપેસિટર નો ચાર્જ કરવામાં આવે ત્યારે કરંટ ને કેપેસિટર નું પ્રવાહ પોઝીટીવ ટર્મિનલ માનવામાં આવે છે અને કેપેસિટર ડિસ્ચાર્જ થઈ રહ્યું છે ત્યારે મેં પોઝીટીવ ટર્મિનલ ની બહાર છે હવે કરંટ વોલ્ટેજ સંબંધ પ્રાપ્ત કરવા માટે કેપેસિટર એ r 1 ના સમીકરણ 1 માં છે કે જે q cv છે તેથી dqdt c dbdt છે જે અહીં લખે છે તે છે તે વિકલન લઈ રહ્યો છું સમયના સંદર્ભમાં આ સમીકરણ 1 તેથી dq હવે પહેલા જ પ્રકરણમાંથી મૂળભૂત ખ્યાલ પૂછો કે i dq dt જાણે છે કે i dq dt તેથી તેથી i dq dt તેથી ચાલો હું તેને સમજાવું તેથી તેનો અર્થ એ છે કે i તેથી i dq dt ડાબી બાજુ છે તેથી i c dbdt તેથી આ સમીકરણ 5 છે આ એક કેપેસિટર માટે કરંટ અને વોલ્ટેજ સંબંધ છે જે આકૃતિ 5 માં બતાવ્યા પ્રમાણેના સંબંધોને ધારીને પોઝીટીવ સંકેત કન્વેશન છે આ બાજુ છે i આ બાજુ dvdt છે વોલ્ટેજ ના ફેરફારનો દર આ i છે અને આ ઢાળ c છે તેથી તે રેખીય છે તે મૂળભૂત રીતે રેખીય સમીકરણ છે તેથી c જ્યારે i r dbdt ઇનડીપેન્ડેન્ટ છે તેથી તેનો અર્થ એ કે કેપેસિટર કે જે સમીકરણ 5 ને સંતોષે છે તે આ લાક્ષણિકતાથી પણ રેખીય હોવાનું કહેવાય છે શોધી શકે છે કે આ રેખીય હોવાનું જણાવ્યું છે તેથી માની લેશે કે તે એક રેખીય કેપેસિટર છે તેથી આ સંબંધને કારણે કહેશે કે સી સંપૂર્ણપણે ઇનડીપેન્ડેન્ટ છે તેથી તે એક રેખીય કેપેસિટર છે તેથી આગળનું એ છે કે વોલ્ટેજ કરંટ સંબંધ એ કેપેસિટર બંને સમીકરણની બંને બાજુઓને સંકલન કરીને મેળવી શકાય છે 5 મળશે કારણ કે અહીંથી i c dvdt ah તેથી dvdt એનો અર્થ એ કે 1cidt હશે તેથી સંકલન બંને બાજુ કલન બંને બાજુ તે અનંત થી t સુધી તો હવે પ્રશ્ન એ છે કે મને તે સમજાવા દો હવે સવાલ એ છે કે આ લીમીટ લીમીટ અનંત થી v t0 તે 1ct0 t idt bt0 ખરેખર આ સમીકરણ જો i લખું છું 1 c ક્યારેક છે અનંત idt તેથી જો idt હોય તો t પછી idt આ રીતે લખી શકો છો તેથી આ સમીકરણ અહીં છે આ આ સમીકરણ t0 થી n છે તેથી આ સમીકરણ 1 c ખરેખર r શું લખી રહ્યું છે જે અહીં vt0 છે જેને vt0 કહે છે આ સમીકરણ ખરેખર લખી રહ્યા છે ચાલો હું તેને સમજાવું ખરેખર આ શબ્દ કે 1 c જ્યારે લખવા અનંત t0 r પછી idt જો આ સમીકરણ આ રીતે લખવાનો પ્રયત્ન કરો તો તે r ને શું કહે છે કે ભૂતકાળના કેટલાક સમયમાં તે r કહે છે કે તે r ને તે કેપેસિટર માં છે કે વોલ્ટેજ 0 હોવાનો અર્થ એ કે ભૂતકાળમાં તે સમયે વી અનંત 0 હતું ત્યાં કોઈ વોલ્ટેજ ન હતું ત્યાં લખ્યું કેપેસિટર અનચાર્જ થઇ ગયું તેથી અને આ ભાગનો અર્થ છે કે આ ભાગ જો આના જેવા લખે આ મૂળભૂત રીતે જો તેને આ જેવું બનાવે છે 1c iddt અને અનંત t0 છે જો થોડોક પ્રારંભિક સમય માં આ ભાગ અહીં છે તેથી જો આના જેવું લખવું અને જો 1c idt ને કારણે સંકલન કરવાનો પ્રયાસ કરો તો મૂળ રૂપે r હશે જે r dv છે જો આને સંકલન કરે છે તો તે આને સંકલન કરશે તો તે vt0 કહેવું v અનંત હશે તેથી કેટલાક ભાગ અહીં કેટલાક જેને ભૂતકાળમાં બોલાવે છે તે આ v અનંત 0 હતું તેથી તેનો અર્થ એ છે કે તે બોલે છે કે r કેપેસિટર છે કે ત્યાં કોઈ વોલ્ટેજ નથી જે કેપેસિટર હતું ભૂતકાળમાં કેટલાક ભાગ હોઈ શકે છે તેથી તે કિસ્સામાં જે થશે તે ફક્ત vt0 હશે ત્યાં જ આ મને સમજાવા દો તેથી જ આ સમીકરણ t 0 માં છે અને આ vt0 તે ખરેખર અનંતની vt0 હોવું જોઈએ પરંતુ v અનંત 0 હોવું જોઈએ અથવા આ સમીકરણ લખો જાણો કે આને q c v અથવા qt સમયે કોઈપણ qt0 c vt0 આ vt0 qt0c લખાયેલ છે જેનો અર્થ છે આ શબ્દ આ શબ્દ સમય t t0 સમયે કેપેસિટર પરનો વોલ્ટેજ છે આશા છે કે જ્યારે આ મૂળભૂત રીતે આ લે છે ત્યારે આ ખરેખર સમજાઈ ગયું હશે તે કેપેસિટર દ્વારા વહેતા જુના કરંટ નો આ છે તો કોઈપણ રીતે મને તે સમજાવા દો અને માત્ર પકડી રાખો તેથી તેનો અર્થ એ કે vt0 qt 0 ભાગ્યા c સમય 0 પર કેપેસિટર ની તરફનો વોલ્ટેજ છે તેથી આ સમીકરણ 7 નો અર્થ એ કે આ સમીકરણ 7 બતાવે છે કે કેપેસિટર વોલ્ટેજ કેપેસિટર કરંટ ના જૂની કિમત પર આધારિત છે અને તેથી તે vt0 અહીં છે તેથી તેથી કેપેસિટર પાસે એવી મેમરી હોય છે જે ઘણી વખત શોષણ કરવામાં આવે છે તેથી જ આ સમીકરણ લેખન કે જે જુના સમયથી લખવામાં આવ્યું છે તે સમયે મેં તેથી જે લખ્યું છે તે કરંટ માં t0 t0 થી છે અને મેં કહ્યું હતું કે v અનંત 0 હશે તેથી તે કિસ્સામાં તેથી કેપેસિટર ને અપાયેલી આ ત્વરિત શક્તિ p v i છે પરંતુ i c dv dt તેથી અવેજી જો હું અહીં લખતો નથી તો તે સમજી શકાય તેવું છે તેથી અહીં i c dvdt મૂકો તેથી તે cv dv dt હશે આ સમીકરણ 8 હવે કેપેસિટર માં પહેલાંની જેમ સંગ્રહિત ઉર્જા t pdt છે તેથી તે p dt કહે છે કે પાવર v i છે અને સમય દ્વારા ગુણાકાર કરેલ છે તેથી આ ઉર્જા છે અને t અનંત છે તેથી c અનત લખી શકે છે r t cv dvdt અહીં મૂકો t સમીકરણ જો અહીં મૂકવામાં આવે તો તે cv dv dt છે c એ ∫ ની બહાર અચળાંક તરીકે લેવામાં આવે છે અને પછી v dvdt તેથી તા તેથી તે c ∫ of t v dv હશે હવે જો સમજી શકાય તેવું છે જો આ સમજી શકાય તેવું સરળ વસ્તુ છે જો સંકલન થાય છે તો તે 2 c v ∫ will be c v2 by 2 તેથી 12 c v 2 t infinity t તેથી કેપેસિટર પર t અનંત પર અનચાર્જ કરવામાં આવ્યો હતો મેં કહ્યું હતું કે ભૂતકાળમાં કેટલાક સમયે કેપેસિટર અન્ચાર્જ રહેશે તેથી v અનંત 0 હશે મેં કહ્યું તેથી જો તે 12 સી હશે તો તે 12 c r હશે તે 12 c v 2 સમજી શકાય તેવું છે ખરેખર તે v t 2 છે પરંતુ tને અહીં છોડી દેવામાં આવ્યું છે ફક્ત v 2 મૂકવો તે 12 c v હશે અનંત 2 ખરેખર તે આના જેવું હોવું જોઈએ તે ખરેખર 12 c v 2 હશે જો tનું ફંકશન લે પછી 12 c v 2 અનંત પરંતુ v અનંત 0 છે તેથી12 c v 2 ને બાદ કરવામાં આવશે તેથી આ સમીકરણ 10 છે તેથી હવે પછી તે v q ભાગ્યા c લો જાણો કે q c v અને અહીં મૂકશો તો પછી w q 2 by 2 c મળશે આ સમીકરણ 11 છે તેથી આ સમીકરણ જેને ઉર્જાના સમીકરણ કહે છે આ ઉર્જા કેપેસિટર માં સંગ્રહિત છે જે તે છે જેને 12 cv 2 અથવા 12 c q 2 છે તેથી 10 અને 11 નું સમીકરણ ઇલેક્ટ્રિક ક્ષેત્રમાં સંગ્રહિત ઉર્જા આપે છે જે કેપેસિટર ની પ્લેટોની વચ્ચે હોય છે તેમાં કેપેસિટર પાસે બે પ્લેટો હોય છે તેથી ઉર્જા સંગ્રહિત થાય છે કેપેસિટર ની પ્લેટોની વચ્ચે રહેલા ઇલેક્ટ્રિક ક્ષેત્રમાં શું કરે છે એક આદર્શ કેપેસિટર ઉર્જાને છીનવી શકતું નથી આ ઉર્જા અવરોધની જેમ મેળવી શકાય છે ઉર્જા ગરમીના સ્વરૂપમાં ડીસીપેટ છે પરંતુ આ કિસ્સામાં જ્યારે આદર્શ કેપેસિટર નો કેસ તે ઉર્જાને ડીસીપેટ કરતો નથી આ ઉર્જા મેળવી શકાય છે તેથી નીચેના કેપેસિટર ના અગત્યના ગુણધર્મો નીચે મુજબ છે તે સમીકરણ 5 છે કે જ્યારે કેપેસિટર ની વચ્ચેનો વોલ્ટેજ સમય સાથે બદલાતો નથી જેનો અર્થ થાય છે ત્યારે રી સમાન બરાબર સમીકરણ 5 dv dt છે જ્યારે કેપેસિટર ની સાથે વોલ્ટેજ સમય સાથે બદલાતું નથી તે r DC વોલ્ટેજ છે ધારો કે ઉદાહરણ તરીકે હું તે માટે બનાવું છું માની લો આ સમય છે અને આ વોલ્ટેજ છે અને જો DC વોલ્ટેજ લે છે તો તે અચળ છે તેથી કોઈપણ સમયે કોઈપણ સ્થળે કોઈ પણ બિંદુ લેવાય છે તે વિકલન dv dt 0 હશે તેથી જો તે DC વોલ્ટેજ છે તેથી i 0 થઈશ એટલે કે જ્યારે કેપેસિટર ની અંદરનો વોલ્ટેજ સમયસર કરંટ માં બદલાતો નથી કેપેસિટર 0 છે આ અલબત્ત એક સ્થિર સ્થિતિ છે જ્યારે DC વોલ્ટેજ આવે છે આ વિષય પછી DC ટ્રાન્ઝીયન્ટ ક્યારે જોશે તે સમયે કેપેસિટર ની સાથે સાથે ઇન્ડેક્ટરની વર્તણૂક જોશે તેથી આમ કેપેસિટર એ DC માટે એક ઓપન સર્કિટ છે જ્યારે સ્વિચિંગ સમયે સ્થિર નહીં વસ્તુઓ બદલીને અલગ સ્વિચ કરતી વખતે સ્વિચ કરવું પરંતુ આમ કેપેસિટર એ DC માટે ઓપન સર્કિટ છે જો કે જો કોઈ DC વોલ્ટેજ એક કેપેસિટર ની સાથે જોડાયેલ હોય તો r કે જેને કેપેસિટર ચાર્જ કહે છે માની લો કેપેસિટર ની DC વોલ્ટેજ ને જોડો કેપેસિટર ચાર્જ થશે તેથી તેથી બીજો મુદ્દો એ છે કે કેપેસિટર પરનું વોલ્ટેજ અચળ હોવું જોઈએ તે અચળ હોવું જ જોઈએ કેપેસિટર પ્રતિકાર કરે છે અને તેની આજુબાજુના વોલ્ટેજ માં અચાનક ફેરફાર મેં આને રેખાંકિત કર્યું છે તેનાથી વિપરીત કેપેસિટર દ્વારા કરંટ ત્વરિત બદલાઇ શકે છે જે DC ટ્રાન્ઝીયન્ટ સમયમાં દેખાશે તેથી તેનાથી વિપરીત કેપેસિટર માં કરંટ તુરંત બદલાઈ શકે છે તેથી ખાસ કરીને તે શબ્દ તે સ્થિતીમાં કેપેસિટર નું વર્તન શીખ્યા પછી પરંતુ તે સમયે આ વિષયને આવરી લીધા પછી DC ટ્રાન્ઝીયન્ટ ને ધ્યાનમાં લો જ્યારે કે દરમ્યાન કેપેસિટર ના વર્તન વિશે તેમજ ઇન્ડકટર વિશે વધુ જાણતા હશે જેને ટ્રાન્ઝીયન્ટ સ્થિતિ કહે છે જેનો અર્થ છે કે હું સ્વિચ કરું છું તેથી તેથી જ કરંટ ના વિપરીત કરંટ છતાં કેપેસિટર ત્વરિત બદલી શકે છે તેથી આ એક વસ્તુ છે અને આગળ એક આદર્શ કેપેસિટર છે જે ઉર્જાને વિખેરતું નથી મેં અગાઉ કહ્યું હતું કેપેસિટર જ્યારે તેના ક્ષેત્રમાં ઉર્જા સંગ્રહિત કરે છે ત્યારે સર્કિટ માંથી શક્તિ લે છે અને જ્યારે સર્કિટ માં શક્તિ પહોંચાડે છે ત્યારે અગાઉ સંગ્રહિત ઉર્જા આપે છે તેથી હવે આ બધું કેપેસિટર વિશે છે તેથી DC ટ્રાન્ઝીયન્ટ ને ધ્યાનમાં લેવું તેથી તે જ કારણ છે કે તે જ સમયે AC સર્કિટ તે સમયે પ્રતિકાર ક્ષમતા ઇન્ડક્ટન્સ બધા આવે છે તેથી તે પછીથી DC ટ્રાન્ઝિંટ પૂર્ણ કર્યા પછી r છે તે સમયે એક તબક્કાના સર્કિટ માં જશે વધુ જાણવા મળશે અને અલબત્ત જ્યાં સુધી હું કહી શકું ત્યાં સુધી પ્રથમ ટ્રાન્ઝીયન્ટ એન્જિનિયરિંગના અભ્યાસક્રમની વાત કરી શકું ત્યાં સુધી તે ટ્રાન્ઝીયન્ટ અભ્યાસ કરશે નહીં તેથી કેટલાક ઉદાહરણો લો કેટલાક ઉદાહરણો લો ઉદાહરણ તરીકે તે 20 સાથે 20 માઇક્રોફેરાડે કેપેસિટર પર સંગ્રહિત ચાર્જ ની ગણતરી કરે છે તે તરફના 20 વોલ્ટ પણ કેપેસિટર માં સંગ્રહિત ઉર્જાને ખૂબ જ સરળ વસ્તુ મળે છે તેને 3 માઇક્રોફેરાડે આપવામાં આવે છે q cv તેથી સી 3 માઇક્રોફેરાડે છે તેનો અર્થ એ કે પાવર 6 ફેરાડથી 3 10 અને વોલ્ટેજ 20 વોલ્ટ છે તેથી તે 60 માઇક્રો કુલોમ્બ છે તેથીસંગ્રહિત ઉર્જા 12 12cv 2 12 c is 3 10 નીપાવર 6 ફેરાડ માઇક્રોફેરાડે તેને બદલો ફેરાડે તેથી 12 3 10 થી પાવર 6 v 2 20 2 જે 600 માઇક્રો જ્યુલ્સ છે આગળ એક તે આપવામાં આવ્યું છે કે 2 માઇક્રોફેરાડે કેપેસિટર દ્વારા કરંટ i t 6 e પાવર 3000 મિલી એમ્પીયર છે પ્રારંભિક કેપેસિટર વોલ્ટેજ 0 છે એમ ધારીને તેની આસપાસનું વોલ્ટેજ નક્કી કરવું પડશે તેથી આ સૂત્ર જાણો કે v 1c 0 to 2 ∫ of idt v 0 મારો અર્થ એ છે કે જો પાછો જતો હોય તો આ સમીકરણ હું પાછો જઈ રહ્યો છું તેથી આ સમીકરણ v 1 c idt આ સમીકરણ 7 છે પછી તે ફરીથી નીચે આવશે તેથી આ કિસ્સામાં આ સમીકરણ આ સમીકરણ 7 ધારો તેથી તે 1c 0 to t idt v 0 શરૂ કરેલ પ્રારંભિક સમય t0 0 છે પરંતુ v 0 0 જે સમસ્યામાં તેને 2 માઇક્રોફેરાડે કેપેસિટર દ્વારા કરંટ આપવામાં આવે છે તે તે આજુબાજુનું વોલ્ટેજ નક્કી કરે છે તે ધારે છે કે કેપેસિટર વોલ્ટેજ 0 છે જે પ્રારંભિક કેપેસિટર વોલ્ટેજ 0 છે જે v 0 0 બરાબર 0 છે તેથી અહીં તે v 0 0છે અને c 2 માઇક્રોફેરાડે છે તેથી 1 c જે 2 2 10 ની પાવર 6 ની 2 2 10 છે તે 0 થી t છે 6 e 3000 t 10 3 કારણ કે આ પ્રવાહ મિલી એમ્પીયર 6 e માં પાવર 3000 મિલી એમ્પીયર રૂપાંતરિત કરી રહ્યા છે એમ્પીયર તેથી 10 ની પાવર 3 દ્વારા ગુણાકાર તેથી જ તે અહીં મલ્ટિ dt છે તેને સંકલન કરવા માટે 1 e 3000 t volt વોલ્ટ હશે આ જવાબ છે તેથી આ સરળ ઉદાહરણ સરળ ઉદાહરણ હવે આગળની એક આકૃતિ 5 6 છે તે હું 6 a કહીશ કારણ કે તે પાંચમો પ્રકરણ છે તેથી એક સરળ સર્કિટ છે અને આકૃતિ 5 માં બતાવેલ વોલ્ટેજ વી t આ 6 બી Q t અને i t કાવતરું કરવું પડશે હવે સવાલ એ આપ્યો છે કે આ સર્કિટ આપવામાં આવી છે આ સરળ શ્રેણી સર્કિટ અને એક વોલ્ટેજ સ્રોત શ્રેણીમાં કેપેસિટર c સાથે જોડાયેલ છે c આપેલ 1 માઇક્રોફેરાડે અને it અને કરંટ પ્રવાહ i t વહે છે અને અહીં તે જ છે જેને વોલ્ટેજ નો આલેખ આપેલ છે તેથી ખરેખર આ દોરવાનું થોડુંક આ જેવું છે તે ખરેખર અહીં હશે તેથી તે ખરેખર છે જો લે જો કહેતા પહેલા લે જો આ સીધી લાઇનનો ઢાળ લે તેથી આ 10 વોલ્ટ છે અને આ માઇક્રો સેકંડ માં છે તે માઇક્રો સેકન્ડ છે તેથી જો આ સીધો ઢાળ લો તો તે આ 10 છે તેથી અહીં તે 10 છે અને આ તે છે જેને આને r 2 કહે છે તેથી ઢાળ 10 તેનાથી વિભાજિત થશે માઇક્રો સેકંડ 2 માઇક્રો સેકન્ડ છે એટલે કે 2 10 પાવર 6 સંપૂર્ણ પાવર સેકન્ડ આ સીધી રેખાનો ઢાળ છે જો આ ઢાળ છે તો આ ઢાળ છે તો tan𝜃 આ ઢાળ છે તે જ રીતે આના માટે તે જ આ ઢાળ છે તો આ ઢાળ છે આ કિસ્સામાં અહીં આ સીધી લાઇન માટે તે અહીં આવશે તેથી તે ફક્ત 1 સેકંડ હશે 4 થી 5 નો અર્થ ફક્ત 1 સેકંડ છે અને આ 10 છે તેથી આ એંગલ 90 કરતા વધારે છે તેથી આ તે છે જે સ્લોપ નેગેટિવ હશે તેથી તે 10 અને 4 થી 5 નો અર્થ થાય છે આ 1 માઇક્રો સેકંડ છે કારણ કે તે માઇક્રો સેકંડ માં છે તેથી તે 1 10ની પાવર 6 વોલ્ટ પ્રતિ સેકંડ હશે આ ખરેખર આ સીધી લાઇનનો ઢાળ છે અને આ અચળ છે અને આ અચળ છે 2 થી 4 સેકંડ સુધી તે અચળ છે તેથી આ વોલ્ટેજ છે જેનો અર્થ છે 0 થી 2 સુધીનો વોલ્ટેજ તે સમય જુદો છે અને ફરીથી 4 થી 5 માઇક્રો સેકંડ થી તે સમય જુદો છે 2 થી 4 માઇક્રો સેકંડ ની વચ્ચે તે અચળ છે આ વોલ્ટેજ સ્રોત આપવામાં આવે છે તો ચાલો હું તેને સમજાવું હવે તે q q c v તો લખો q t c v t અને c અહીં 1 માઇક્રોફેરાડે છે જેનો અર્થ છે 10 ની પાવર 6 ફેરાડ તેથી તે 10 ની પાવર 6 v t છે જેનો અર્થ છે q qનું r એકમ કુલોમ્બ છે તેથી તે v t છે તે 10 ની પાવર 6 છે તેથી વી t માઇક્રો કુલોમ્બ 10 10 ના કિસ્સામાં પાવર 6 માં કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ અને આ v t માઇક્રો કુલોમ્બ ને રૂપાંતરિત કરવું જોઈએ હવે બતાવેલ q t નો આલેખ q t નો આલેખ q t v t માઇક્રો કુલોમ્બ હશે તેથી q t ખરેખર સીધી r t v આવે છે જેનો અર્થ એ થાય છે કે q tનો આ આકાર r v t જેવો જ હશે કેમ કે t t v t માઇક્રો કુલોમ્બ તેથી v t માટે જે પણ આકાર છે તે સમાન આકાર હશે માત્ર વસ્તુ એ છે કે એકમ બદલાશે તેથી જો આલેખ પર નજર નાંખો કે qt આ છે તે મારી qt અક્ષ છે તે qt છે અને આ મારો t માઇક્રો સેકંડ છે પરંતુ આ માઇક્રો કુલોમ્બ તે 10 છે આકાર સમાન રહેશે બધુ જ રહેશે એકમ બદલાશે કારણ કે qt મૂળભૂત રીતે વી c 1 માઇક્રોફેરાડે જો તેનું બીજું કોઈ મૂલ્ય હોત તો આ 10 તે 10 ન હોવું જોઈએ તે કંઈક બીજું હોવું જોઈએ હવે બીજી વાત એ છે કે it આલેખ દોરું છું તેથી હવે તે જાણ્યું છે કે i t i c dv dt ને ખબર છે કે તેથી સામાન્ય રીતે તે લખી શકે છે it c dvtdt C 1 માઇક્રોફેરાડે તેથી અહીં 10 ની પાવર 6 પર રૂપાંતર કરો તેથી જ 10 ને પાવર 6 dv dt પર મૂકો કારણ કે c ને 1 માઇક્રોફેરાડે આપવામાં આવે છે હવે આકૃતિ 6 b નો અર્થ એ કે આ આકૃતિ 6 b છે આ આકૃતિ 6 બી છે હવે આ r શું કહે છે કે 0 થી r ઢાળમાં જોયું કે 102 10 ને પાવર 6 પર અને તે પસાર થઈ રહ્યું છે તેથી મૂળભૂત રીતે જાણો કે y mx c તે શૂન્યમાંથી પસાર થતી સીધી રેખાનું કોઈપણ સમીકરણ તેથી c 0 છે તેથી મૂળભૂત રીતે તે શોધી શકે છે કે y અક્ષ એટલે v t તેથી હું ઢાળ 10 થી 2 10 ની પાવર 6 પર છે તેથી v t r 2 r 10 ની પાવર 6 t હશે તેથી જો તે આપવામાં આવ્યું છે તો પછીથી આકૃતિ પર આવશે તેથી 0 થી પ્રથમ વચ્ચે 0 થી r 2 બીજા dvt dt વચ્ચેની ઢાળ 10 ભાગ્યા 2 10 ની પાવર 6 ઢાળ ગણતરીમાં આવશે શરૂઆતમાં મેં કહ્યું તેથી તે 5 10 પાવર 6 વોલ્ટ પ્રતિ સેકંડ હશે અને 2 થી 4 સેકન્ડ dvt dt 0 ની વચ્ચે કારણ કે તે સમયે તે તે છે તે r છે જેને r કહે છે DC જથ્થો તે સમયનો સમય જુદો છે તે 2 થી 4 સમયથી ઇનડીપેન્ડેન્ટ છે તેથી તેનું વિકલન dvt dt 0 છે અને બીજી વસ્તુ 0 થી r ની વચ્ચે છે 4 થી 5 સેકન્ડની વચ્ચે છે મેં 10 ને 1 10 દ્વારા પાવર 6 કહ્યું તેથી મૂળભૂત રીતે 10 10 પાવર 6 વોલ્ટ પ્રતિ સેકન્ડમાં છે તેથી આ બધા માટે આ બધા r જેને જુદા જુદા સમય અંતરાલમાં વોલ્ટેજ ના પરિવર્તનના આ બધા દર છે હવે જાણો કે 0 થી 2 સેકન્ડની વચ્ચે તે જાણો c dvt dt તેથી c 10 ની પાવર 6 અને dvt dt 5 10 ની પાવર 6 5 એમ્પીયર વચ્ચે 0 અને r 0 થી 2 સેકન્ડ છે હવે 2 થી 4 ની વચ્ચે i t 0 છે કારણ કે dvt dt 0 આ dvt dt 0 અને તે જ રીતે 4 થી 5 સેકન્ડની વચ્ચે i t c dvt dt તેથી dvt dt 10 ની પાવર 6એ 10 10 નીપાવર 6 વોલ્ટ પ્રતિ સેકન્ડ તેથી આ કિસ્સામાં rc 10 છે પાવર 6 જે ફેરાડ 1 માઇક્રોફેરાડે છે તેથી 10 પાવર 6 ફેરાડ 10 10 વીજળી 6 તેથી 10 પાવર 6 અને 10 પાવર 6 રદ કરો તે 10 એમ્પીયર હશે તેથી આ આકૃતિમાં i t નો આલેખ બતાવવામાં આવ્યો છે હવે તેથી r 0 થી 2 માઇક્રો સેકંડ ની વચ્ચે તે 5 એમ્પીયર છે તે 5 એમ્પીયર છે પછી 2 થી 4 સેકંડ તે 0 છે તેથી તે 0 છે અને પછી 4 થી 4 સેકંડ હવે તે 10 r છે જેને એમ્પીયર કહે છે તેથી 10 કે 4 થી 5 આ આઇ tનો આલેખ છે હું આશા રાખું છું કે આ સમજાઈ ગયું હશે તેથી આ સરળ વસ્તુ ખૂબ સરળ વસ્તુ ફક્ત પગલું દ્વારા પગલું સમજવાની છે હવે આ તે જ છે જેને ફક્ત દરેક અને દરેક પગલાને સમજવા માટે જેમ કે થટસુચ માટે મેં ગણતરી કરી છે તે ખબર નથી મારો મતલબ છે કે નિરાકરણ માટે કોઈ મુશ્કેલીનો સામનો કરવો જોઇએ નહીં તેથી આકૃતિ મેં પહેલેથી જ બતાવી છે તેથી હવે DC શરત હેઠળ હવે આકૃતિ 8 8 માં કેપેસિટર માં ઊર્જા સંગ્રહિત કરો તેથી આ મારો આકૃતિ 8 કેપેસિટર માં સંગ્રહિત ઊર્જા શું છે તે શોધવા પડશે તો આ 1000 ઓહ્મ 3000 ઓહ્મ 6000 ઓહ્મ છે અને આ 20 માઇક્રોફેરાડે છે આ 10 માઇક્રોફેરાડે છે હવે DC શરત હેઠળ સર્કિટ ને ફરીથી દોરો કે 10 માઇક્રોફેરાડે 20 માઇક્રોફેરાડે તે સ્થિર સ્થિતિમાં ખુલશે અને 20 વોલ્ટ DC લાગુ પડે છે તેથી જો સર્કિટ વાંચી લો તો આ ઓપન છે કહો કે આ 20 માઇક્રોફેરાડે માં વોલ્ટેજ બ 1 છે આ વોલ્ટેજ b 1 છે અને આ વોલ્ટેજ b 2 છે તો આ ઓપન છે તો આ ઓપન છે તેથી આ કરંટ i છે આ i આ જેમ વહે છે કારણ કે આ ઓપન છે આ ઓપન છે તેથી 1000 3000 અને 6000 તેથી 10000 ઓહ્મ છે તેથી i r 20 ભાગ્યા r 10000 એમ્પીયર આ તે છે જેને આ વસ્તુ કહે છે તેનો અર્થ એ કે ખરેખર 2 મિલી એમ્પીયર તેથી આ તે છે કે હું એકવાર i ની ગણતરી કરીશ પછી સરળતાથી b 1 અને b 2 ની ગણતરી કરી શકીએ તેથી ગણતરી બતાવતા પહેલા જો જુઓ b 2 શું હશે કારણ કે હું ફક્ત 1 મિનિટ કહું છું આ જ કરંટ i આમાંથી વહે છે તેથી b 2 ખરેખર b 2 હશે આ 3000 અને 6000 3000 6000 i તે r બી 2 હશે કારણ કે આ 3000 6000 શ્રેણીમાં છે અને બી 1 બી 1 3000 r i હશે કારણ કે આ b 1 ની વચ્ચેનો વોલ્ટેજ એ 3000 ઓહ્મ અવરોધ તરફનો વોલ્ટેજ છે એકવાર આ b 1 અને b 2 મેળવો જાણો c 1 અને c 2 એ 12 c v 1 2 અને 12 cv 2 2 ની સંગ્રહિત ઉર્જાની ગણતરી કરી શકે છે તેથી હવે તે r મળશે જેને કરો i મેં કહ્યું 2 મિલી એમ્પીયર b 1 મેં કહ્યું કે 3000 કરંટ i 2 10 નીપાવર 3 જે 6 વોલ્ટ છે અને બી 2 9000 મેં કહ્યું હતું કે તે 9000 2 10 પાવર 18 વોલ્ટ છે આ મિલી એમ્પીયર એટલે 2 10 પાવર 3 એમ્પીયર તેથી આ પાવર માટે 2 10 છે 2 10 પાવર 3 એમ્પીયર માટે અને આ 2 10 થી પાવર 3 એમ્પીયર 18 વોલ્ટ છે તેથી w 1 12 c 1 v 1 2 તેથી 12 c 1 ને 20 માઇક્રોફેરાડે આપવામાં આવે છે તેથી 20 10 ને પાવર 6 b 2 તેથી 6 6 તેથી 360 મેગ મીલી જૂલ તે મિલી જૂલ ની દ્રષ્ટિએ છે કારણ કે 10 ની પાવર 6 છે તેવી જ રીતે 12 c 2 v 2 2 12 r c 2 મુલ્ય 10 માઇક્રોફેરાડે તેથી 10 10 ની પાવર 6 ફેરાડ વોલ્ટ 2 18 18 તે 1620 મિલી જુલ હશે તેથી આનો અર્થ એ છે કે જ્યારે પણ સ્થિર DC લાગુ કરવામાં આવે છે ત્યારે કેપેસિટર ઓપન સર્કિટ જેવું વર્તન કરશે તેથી જ કેપેસિટર ઓપન છે અને સર્કિટ્સ નિરાકરણ ખૂબ જ સરળ છે તેથી કેટલીક મૂળ બાબતોને સમજવાની આ ખૂબ જ સરળ બાબત છે